આપણે રેન્ડમ સેમ્પલની સર્વસંમતિની તકનીક વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને અગાઉના વ્યાખ્યાનમાં મેં સીધી રેખા ફીટીંગ વખતે આ તકનીક કેવી રીતે કાર્ય કરે છે તે એક સામાન્ય વિચાર આપ્યો છે હવે આપણે રેખા ફિટિંગના સંદર્ભમાં એલ્ગોરિધમ વિસ્તૃત કરીશું તેથી પગલાં તે છે કે જેમ મેં જણાવ્યું છે કે આપણે ફિટિંગ અને પ્રારંભિક મોડેલ માટે ઇનલાઈર બિંદુઓનો સારો ગણ પસંદ કરવા N નંબર વખત કામગીરી કરવી પડશે અને પછી પ્રારંભિક મોડેલના આધારે અને પછી તે ઇનલાઈર બિંદુઓનો ગણ પર શુદ્ધિકરણ કરીશું તેથી આ તે પગલું છે કે તમારે રેન્ડમ પર સમાનરૂપે S બિંદુઓ પસંદ કરવા જોઈએ પહેલાનાં ઉદાહરણમાં ન્યૂનતમ રીતે મેં સીધી રેખાને ફીટ કરવા માટે બે બિંદુઓ પસંદ કર્યા છે પરંતુ વધારે બિંદુઓ હોઈ શકે છે અને પછી એક ફિટિંગ તકનીક લાગુ કરો ઉદાહરણ તરીકે તમે કોઈપણ ઓછી સ્ક્વેર અંદાજ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો જેની ચર્ચા આપણે પહેલાં કરી હતી અને પછી તમને ઇનલાઈર આ રેખા પર મળ્યા હતા પદ્ધતિ એ છે કે બિંદુ જેનું રેખાથી અંતર થ્રેશોલ્ડ વેલ્યુ ટી કરતા ઓછું હોય પછી તે બિંદુને ઇનલાઈર બિંદુ ઘોષિત કરવામાં આવે છે અને જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં ઇનલાઈર બિંદુઓની સંખ્યા હોય ઉદાહરણ તરીકે આપણી પાસે બીજો પરિમાણ ડી છે પછી તમારે રેખાને સ્વીકાર કરવાની અને ફરીથી તમારા મોડેલને રિફિટ કરવાનું ફક્ત તે બિંદુઓ સાથે તે રેખાઓ પર મોડેલને રિફિટ કરવાનું છે તેથી વિવિધ પરિમાણો છે જે આ પ્રક્રિયામાં સામેલ છે અને તે તમારી સીધી રેખાના પરિમાણોનો અંદાજ અથવા મોડેલો ફીટીંગને અસર કરશે તેથી પ્રારંભિક બિંદુઓની સંખ્યા ઉદાહરણ તરીકે અને મેં કહ્યું તેમ તમે થોડી નાની સંખ્યામાં બિંદુઓ પસંદ કરી શકો છોરેન્ડમ રીતે તમારે તમારા ડેટામાંથી તે બિંદુઓના નમૂના લેવાના છે ખાસ કરીને ન્યૂનતમ બિંદુઓની સંખ્યા છે કે જે મોડલ ફીટીંગ માટે જરૂરી છે જે તમારે પસંદ કરવું પડશે તેથી કેટલીકવાર તમે ન્યૂનતમ નમૂનાના બિંદુઓની સંખ્યા પર કામ કરી શકો છો અને તે નમૂના બિંદુઓ પર મોડેલ ફિટ ચોક્કસ મોડેલને લાગુ કરો અને જ્યારે તમને મોડેલ મળે છે પછી તમારે તે મોડેલમાંતમારી સીધી રેખાથી અન્ય બિંદુઓનું અંતરની ગણતરી કરવી પડશે તેથી આ કિસ્સામાં તમે થ્રેશોલ્ડ અંતર ટી આ થ્રેશોલ્ડને એવી રીતે પસંદ કરવું જોઈએ કે તે બિંદુની સંભાવના ઇનલાઈર હોવી જોઈએ જો તે થ્રેશોલ્ડ મૂલ્ય કરતા ઓછું હોય તો સંભાવના વધારે હોવી જોઈએ ઉદાહરણ તરીકે કહો 0 95 તમારી લક્ષ્ય સંભાવના હોઈ શકે છે તે કિસ્સામાં જો હું ધારું છું કે ડેટામાં તમારી એરર ઝીરો છે એનો મતલબ કે ગૌસિઅન અવાજ પછી તમે ખાતરી કરી શકો છો કે જો તે માનક વિચલન સિગ્માσ છે પછી આ થ્રેશોલ્ડ 1 પછી તમે ખાતરી કરી શકો છો કે જો આ 0 95 તો આ નીતિ સાથે ઇનલાઈર મેળવવાની સંભાવના નથી એવી જ રીતે પરીક્ષણોની સંખ્યા તમારે કેટલીવાર મોડલ મેળવવા આ ક્રિયાઓ માટે પુનરાવર્તન કરવું જોઈએ અને પછી જો તમને ઇનલાઈર બિંદુઓનો કોઈ સારો ગણ ન મળે તો તમે આ પ્રક્રિયા સમાપ્ત કરી શકો છો તેથી આ પરીક્ષણોતમારે એવી રીતે પસંદ કરવા પડશે કે ઓછામાં ઓછું એક પરીક્ષણની સંભાવના તમને બધા ઇનલાઈર બિંદુઓ તરીકે મળવા જોઈએ કે જેની સંભાવના ખૂબ ઉંચી હોવી જોઈએ કેટલીક ડેટાની સ્થિતિ આપવામાં આવી છે ધારો કે તમે તે જાણો છો તમારો ડેટાના અમુક અપૂર્ણાંક ડેટા આઉટલાઈર બનાવે છે અને તમે તે અપૂર્ણાંકનો અંદાજ લગાવી શકો છો કહો આઉટલાઈર ગુણોત્તર જે ચિન્હ ઇ માં આપવામાં આવે છે તે અહીં 0 1 0 2 જેવું કહી શકાય અને પછી સર્વસંમતિ ગણ કદ ડી કે જે મહત્વનું પણ છે કે કેટલા બિંદુઓ ઇનલાઈર તરીકે જાહેર કરાઈ કે જે મોડેલ વિશે નિર્ણય લેવા માટે પર્યાપ્ત છે તેથી તે પણ આ આઉટલાઈર ગુણોત્તર દ્વારા નક્કી કરવામાં આવે છે તે અપેક્ષિત ઇનલાઈર ગુણોત્તર સાથે મેળ ખાતું હોવું જોઈએ તેનો અર્થ એ છે કે જો ઇ એ અપૂર્ણાંક આઉટલાઈર ગુણોત્તર છે પછી N ઇનલાઈર બિંદુઓની સંખ્યા છે તેથી તમારા ડી તે મૂલ્યની નજીક હોવું જોઈએ ડી નાનું હોવું જોઈએ નહીં ડી તે મૂલ્યની ખૂબ નજીક હોઈ શકે તે આ અપેક્ષિત સંખ્યા કરતા નોંધપાત્ર રીતે ઓછું હોવું જોઈએ નહીં તેથી આ ચોક્કસ થમ્બ રૂલ્સ છે કે જેના દ્વારા આ પરિમાણો પસંદ કરવામાં આવ્યા છે કારણ કે N એ ડેટા બિંદુઓની સંખ્યા છે તે બતાવવામાં આવ્યું છે તેથી એક વિશિષ્ટ મુદ્દા પર હું અહીં વિગતોમાં ચર્ચા કરીશ કે પરીક્ષણોની સંખ્યા કેવી રીતે અંદાજવી તે આ આઉટલાઈર ગુણોત્તર e સાથે કેવી રીતે સંબંધિત છે અને તે સૂચવે છે કે નમૂના એક આઉટલાઈર એની સંભાવના શું છે તેથી હું આ રીતે સંભવિત વિશ્લેષણ કરી શકું છું ધારોકે આપણી પાસે S નમૂનાઓ છે તે બધા ઇનલાઈર છે તેથી તે કિસ્સામાં બધા S નમૂનાઓ ઇનલાઈર હશે એની સંભાવના છે કે 1 − 1 − esN 1 − p કહો કે વ્યક્તિગત નમૂના ઇનલાઈર સંભાવનાઓ છે અને બધા S નમૂનાઓ સાથે મળીને તેઓ ઇનલાઈર 1 − es નો ગુણાકાર હશે તેથી તે જ તમે અહીં મેળવો છો તેથી જેનો અર્થ છે કે તમારા S ગણમાં ઓછામાં ઓછા એક આઉટલાઈર અસ્તિત્વમાં છે તેથી એક પરીક્ષણમાં 1−1−es છે તેથી આ તે છે તેથી પરીક્ષણ આપણે પરીક્ષણને નિષ્ફળ તરીકે ધ્યાનમાં લઈશું જો તેમાં ઓછામાં ઓછો એક આઉટલાઈર અસ્તિત્વમાં છે મારે નમૂનાના બધા બિંદુઓ ઇનલાઈરની જરૂર છે કે જે ન્યુનત્તમ રીતે તમારે સંતુષ્ટ કરવું જોઈએ તેથી એક પરીક્ષણની સંભાવના કે તે અસફળ છે મતલબ કે અહીં બતાવ્યા પ્રમાણે S બિંદુઓના ગણમાં આઉટલાઈર છે પછી એન પરીક્ષણો માટે તેમાંના કોઈપણમાં કોઈ સફળ નથી તે આ એન વખતનો ગુણાકાર છે તેથી તે આ ઘાત N ઘાત તે સંભાવના આપશે અને 1 બાદ કરતા તે તમને એ સંભાવના આપશે કે જ્યાં ઓછામાં ઓછું એક પરીક્ષણ છે તમને બધા વાતાવરણ આપશે તેથી તે જ સંભાવના છે કે તમામ એન પરીક્ષણો આઉટલાઈર આપશે કે જે મે ઉલ્લેખ કર્યો છે કે મૂલ્ય વધવું જોઈએ તેથી ઓછામાં ઓછું એક રેન્ડમ ટ્રાયલ એક પરીક્ષણ આઉટલાઈર માંથી મુક્ત છે જો હું તે સંભાવના પી ને ગણીશ તો તે તમારા અલ્ગોરિધમ p નો ઇચ્છિત લક્ષણ છે કે જે ખૂબ ઊંચું મૂલ્ય હોઈ શકે 0 99 કહો તેથી તમારા એન આ રૂપમાં તે મૂલ્યથી સંબંધિત છે તેથી તમામ એન પરીક્ષણોમાં નિષ્ફળ થવાની સંભાવના 1 − 1 − es 1 − p છે તેથી આ રીતે એન નો સૈદ્ધાંતિક અંદાજ શોધી શકાય છે આપેલા ડેટાની પરિસ્થિતિઓ કે જ્યાં આઉટલાઈર મુદ્દો આપવામાં આવે છે અને અન્ય તમામ પરિમાણો જાણીતા એલ્ગોરિધમ્સ પણ સ્પષ્ટ થયેલ છે જો હું સામાન્ય રીતે ખૂબ જ ઉંચી સંભાવના 0 99 માટે એનનાં તે મૂલ્યો તરફ ધ્યાન આપું છું તો આપણે તે જોઈ શકીએ છીએ કે તમારા નમૂનાઓ S બદલાય છે પરીક્ષણોની સંખ્યા પણ બદલાય છે અને જો તમારું આઉટલાઈર ગુણોત્તર ખૂબ નાનો છે તો તમને પરીક્ષણોની સંખ્યા ઓછી મળે છે પરંતુ જો તે મોટું છે તો તમને વધુ સંખ્યામાં પરીક્ષણો મળે છે તમને વધુ સંખ્યામાં પરીક્ષણો લેવાની જરૂર છે હકીકતમાં તે આઉટલાઈર સ્તરોના અપૂર્ણાંક સાથે ઝડપથી વધે છે તેથી આ આરએએનએસએસી અલ્ગોરિધમનાં કેટલાક ફાયદા અને ગેરફાયદા છે જેમકે તે ખૂબ જ સરળ છે અને તે સામાન્ય છે જેમ તમે જોઈ શકો છો કે આ તકનીકને બીજા મોડેલ અંદાજમાં પણ લંબાવી શકાય છે ઉદાહરણ તરીકે હોમોગ્રાફી મેટ્રિક્સ અથવા મૂળભૂત મેટ્રિક્સ ત્યાં પણ જ્યારે તમે કોઈ મોડેલને ફીટ કરવા માટે ડેટા બિંદુઓનો ગણ પસંદ કરી રહ્યા હો ત્યારે તમારે આ વ્યૂહરચના લાગુ કરવી જોઈએ તમે એવા ઇનલાઈર ડેટા બિંદુઓનો ગણ પસંદ કર્યો છે કે જે ડેટા બિંદુઓને નકારી ને પ્રારંભિક અંદાજિત મોડેલ અંદાજિત મોડેલ દ્વારા સારી રીતે ફીટ નથી અને પછી ડેટા બિંદુઓના અપૂર્ણાંકને જુઓ જે મોડેલ દ્વારા માન્ય છે અને પછી ફરીથી ઇનલાઈર બિંદુઓની વિસ્તૃત સંખ્યા સાથે તેને રિફિટ કર્યું છે તેથી તે એક સામાન્ય અભિગમ છે અને કે તમે કોઈપણ અન્ય પ્રકારની મોડેલ ફિટિંગ માટે અરજી કરી શકો છો જે હવે ફિટિંગ ડેટા બિંદુઓને ધ્યાનમાં લે છે અને ઘણી જુદી જુદી સમસ્યાઓ પર લાગુ કરી ઘણીવાર વ્યવહારમાં સારી રીતે કાર્ય કરે છે પરંતુ કેટલાક ગેરફાયદા પણ છે પ્રથમ વસ્તુ જે આપણે જોયું કે ઘણા પરિમાણો મેળ કરવાના છે મેં પહેલેથી જ 4 પરિમાણો આપ્યા છે તેથી આ પરિમાણોને મેળ કે તમે પરિમાણોની મેળવણીની સંખ્યામાં વધારો કરો તે મુશ્કેલ અને બિન તુચ્છ કામ બને છે અને તમને નમૂનાઓની ન્યુનત્તમ સંખ્યાના આધારે મોડેલની સારી શરૂઆત ન મળી શકે તેથી કેટલા નમૂના S પસંદ કરવા માટે છે S નું મૂલ્ય તે પોતે જ મહત્વપૂર્ણ છે અને તે મોડેલના પ્રભાવ આ અલ્ગોરિધમનો પ્રભાવને પ્રભાવિત કરે છે કેટલીકવાર ઘણા બધા પુનરાવર્તનોની જરૂર પડે છે તેનો અર્થ એ કે તમારી પાસે ઘણા બધા આઉટલાઈર છે અને તમારી એન મોટી સંખ્યામાં હોઈ શકે છે અને તેથી જ તે ઓછા ઇનલાઈર ગુણોત્તર માટે યોગ્ય નથી તેથી ચાલો ઉડતી ફિટિંગની બીજી તકનીકી ચર્ચા કરીએ જ્યાં તમારી પાસે બહુવિધ રેખાઓ છે અને તો પછી આ અભિગમમાં ડેટા બિંદુની બહાર લીટી મેળવવા માટે મતદાન યોજનાઓ પર વિચારણા કરવામાં આવશે અને હકીકતમાં ડેટા બિંદુના સમાન મોડેલ્સના સીધા બહુવિધ ઉદાહરણો છે આ કિસ્સામાં આ બધી સીધી રેખા છે તેથી આ મતદાન યોજનાનો સામાન્ય અભિગમ એ છે કે દરેક લક્ષણ બધા મોડેલો માટે મત આપે જે તેની સાથે સુસંગત છે તેથી જો લક્ષણો અવાજવાળા હોય તો મતદાનની સુસંગતતા ત્યાં હોવી જોઈએ તેથી ફક્ત ઓછી અવાજવાળી લક્ષણોથી જ મતદાન કરો જે એકદમ સુસંગત રહેશે અને એકંદરે અસર મતદાન પર થશે મોટે ભાગે મતદાનના મોડેલો તેઓ સારા બિંદુઓનો ગણનું સતત વર્ણન કરશે અને આ કિસ્સામાં પણ ગુમ થયેલ ડેટા જો તે ડેટા ખૂટે છે તો તે પણ સંભાળી શકાય છે કારણ કે તમને ગુમ થયેલ ડેટા માટે કોઈ મત મળતો નથી કારણ કે તમને બીજા ડેટા તરફથી મત મળી રહ્યો છે અને આ મતો એકઠા કરીને તમને એક સારું મોડેલ મળી શકે છે તેથી ચાલો હું આ લાઇન ફિટિંગના સંદર્ભમાં હફ ટ્રાન્સફોર્મની ખાસ તકનીકનો ઉપયોગ કરીને વર્ણવીશ જે આ અભિગમને અનુસરે છે તમે અહીં ગોળાકાર બિંદુઓ દ્વારા છબીની જગ્યામાં બતાવેલ બિંદુઓના ગણને ધ્યાનમાં લો અને આપણે સમજી શકીએ કે હકીકતમાં આ બિંદુઓમાંથી પસાર થતી સીધી રેખા છે તેથી આપણે અહીં એ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે દરેક બિંદુ માટે તે બિંદુથી પસાર થતી કેટલી સીધી રેખાઓ શક્ય છે તે આપણે જોવાનું પસંદ કરીશું જેનો અર્થ હવે જો હું સીધી રેખાઓની રજૂઆતોની જગ્યામાં જઈશ કે જે એમ અને બીની પેરામેટ્રિક જગ્યા છે પછી એમ અને બી ની કઈ જોડીઓ તે સીધી રેખાઓનું વર્ણન કરશે કે જે કોઈપણ બિંદુમાંથી પસાર થાય છે ફક્ત તે વિભાવનાને વિસ્તૃત કરવા માટે કોઈ ચોક્કસ બિંદુનેઆ બિંદુને ધ્યાનમાં લો હવે આ બિંદુને ધ્યાનમાં રાખીને ત્યાંથી સીધી રેખાઓ પસાર થતી હોય છે તે પેરામેટ્રિક જગ્યામાં એમ 1 બી 1m1 b1 એમ 2 બી 2m2 b2 દ્વારા વર્ણવેલ છે તેથી કોઈપણ એક પેરામેટ્રિક જગ્યા માની લો કે આ કોષ એમ1 છે અને કહો કે આ બી1 છે અને પછી આ કોષને આ બિંદુ માટે મત છે એ જ રીતે કહો કે આ કોષ એમ2 છે અને કહો કે આ બી2 છે તેથી આમાં પણ મત છે આ રીતે પેરામેટ્રિક જગ્યામાં તમને એમ અને બીના બધા સંભવિત સંયોજનો મળે છે જે તે સીધી રેખાઓ તમને પ્રદાન કરી શકે છે તેથી આપણે ગણિતમાં જોશું કે આની ગણતરી કેવી રીતે કરી શકાય પરંતુ આ વિચાર છે તેથી તમે આ બિંદુના બધા દાખલા માટે મત ભેગા કરો તમે ભેગા કરો છો અને તમે મતોનું વિતરણ એક પેરામેટ્રિક જગ્યામાં મેળવો છો તેથી પરિમાણ મૂલ્યો જ્યાં આ મત ખૂબ ઊંચા છે આ ડેટા બિંદુ દ્વારા મોડેલનું સંભવિત વર્ણન છે તેથી આ વિચાર છે અને તે જ આપણે ધ્યાનમાં લઈશું તેથી જ્યારે તમે આ વિશિષ્ટ ગણતરીઓ કરો ત્યારે આ ક્રિયાઓ જરૂરી છે પ્રથમ વસ્તુ આપણે પરિમાણની જગ્યાને બીન્સમાં વિભાજનમાં ફેરવવી પડશે કારણ કે તેઓ સતત અધિકારક્ષેત્ર માંથી સતત હોય છે પરંતુ તમારી ગણતરીઓમાં તમારે તેનું વિભાજન કરવું પડશે જેથી તમે દરેક વિભાજિત કોષો માટે મત ભેગા કરી શકો પછી છબીમાંના દરેક લક્ષણ બિંદુ માટે પેરામીટર જગ્યામાં દરેક બીન્સમાં મત મૂકવો કે જે આ બિંદુ પેદા કરી શકે છે તેથી તે મેં અહીં સમજાવ્યું અને આપણે સૌથી વધુ મતો ધરાવતા બીન્સ શોધવા પડશે તેથી આ આગળ સમજાવીશું તેથી જેમ હું કહી રહ્યો હતો કે સીધી રેખા છબીમાં કેવી રીતે હફ સ્પેસ માં બિંદુને અનુરૂપ છે તેથી છબીમાં જો તમારી પાસે સીધી રેખા હોય તો તે અહીં y m1x b1 બતાવ્યું છે તમે જાણો છો કે બરાબર તે હફ સ્પેસમાંના એક બિંદુ એમ 1 બી 1m1b1 દ્વારા રજૂ થઈ શકે છે આપણે માનીએ છીએ કે તે એમ એનના વિભાજિત બીન્સને અનુરૂપ છે એ જ રીતે જો હું છબીમાં કોઈ બિંદુને ધ્યાનમાં લઈશ તો હફ સ્પેસમાં તે એક રેખા દ્વારા રજૂ થશે કારણ કે તે સંબંધ છે કહો જો હું હફ સ્પેસમાં કોઈ રેખાને ધ્યાનમાં લઈશ તો b અને m પરિમાણો આ b x1m y1 રીતે અભિવ્યક્ત કરી શકાય છે આપણે તે b અને m ના સંયોજન જોઈ શકીએ છીએ તમને x1 y1 માંથી પસાર થતી બધી રેખાઓ આપશે આપણી અગાઉની ચર્ચાના સંદર્ભમાં તેનો અર્થ એ છે કે જો હું આ સીધી રેખામાં કોઈપણ બિંદુને ધ્યાનમાં લઈશ તે આ મૂલ્યોની છબી જગ્યામાં સીધી રેખાની અનુરૂપ રજૂઆત છે કહો કે આ અમુક મૂલ્ય એમm અને બીb કહેવાને અનુરૂપ છે અને ત્યાં એક સીધી રેખા સમીકરણ ymxb છે જે આ બિંદુ x 1 y1થી પસાર થાય છે તેથી તે આ ખાસ વિશ્લેષણનું એક સૂચિતાર્થ છે બીજું બિંદુ x2 y2 નો વિચાર કરો અને તે તમને હફ પેરામીટર જગ્યામાં બીજી સીધી રેખા પણ આપશે જે મેં અહીં લીલા બિંદુઓ માટે બતાવેલ છે મેં એક લીલા રંગ સાથે સીધી રેખા જે b x2my2 દ્વારા આપવામાં આવે છે તેથી હવે તમે મતદાનનું મહત્વ સમજો છો તમે આ હફ પેરામીટર જગ્યામાં બે સીધી રેખાઓનો આંતરછેદ બિંદુ અવલોકન કરી શકો છો કે જે બંને બિંદુઓમાંથી પસાર થતી સીધી રેખાનો સામાન્ય પરિમાણ હશે અને જે ફક્ત ભૌમિતિક રૂપે એક સીધી રેખા હોઈ શકે છે જેનો અર્થ છે જો હું આ સીધી રેખાના આંતરછેદને સીધી રેખાના પરિમાણો તરીકે ઉપયોગ કરું છું તો તે સીધી રેખા આ બે બિંદુઓ સાથે જોડાશે અને તે જ રીતે મતદાન આવે છે મતદાન મહત્વનું બને છે તેથી જો હું મતો એકત્રિત કરું છું તો તમને આ આંતરછેદ બિંદુ મળશે કે જેના પર વધુ સંખ્યામાં મતો હશે અને કારણ કે તેમાં વધુ સંખ્યા માં મતો હોવાથી તમે તે બિંદુને ઉકેલ તરીકે પસંદ કરી શકો છો તેથી આ સામાન્ય વિચાર છે તેથી આ પેરામેટ્રિક જગ્યાના પ્રતિનિધિત્વમાં કેટલીક સમસ્યાઓ છે તેથી આપણે એમ અને બી ને વિભાજિત કરીશું કારણ કે એમ અને બીની વર્ગના મૂલ્યો તે થોડા બંધાયેલા નથી તેથી ખાસ કરીને એમ અને ઉભી રેખાઓને અનંત એમની આવશ્યકતા છેએ એક સમસ્યા છે તેથી સીધી રેખાની અન્ય રજૂઆતો છે કે જે ધ્રુવીય પ્રતિનિધિત્વ જેવી વધુ અનુકૂળ છે જે આ રૂપમાં આપવામાં આવે છે તેથી તે મૂળથી કાટખૂણે અંતર સીધી રેખા ઓહρ દ્વારા આપવામાં આવે છે અને તમે તેને લખી શકો છો xcosθ ysinθ ρ તેથી તમે અહીં જુઓ છો કે તમારી પાસે પરિમાણો એમ અને બીને બદલે થીટાθ અને ઓહρ છે અને થીટાθ અને ઓહρની વર્ગ મર્યાદિત વર્ગમાં હશે તેથી જેમ કે છબી માટે થીટાθ 0 થી 180 ડિગ્રી સુધી બદલાય છે અને ઓહρ 0 થી છબી ગ્રીડની કર્ણની લંબાઈ સુધી બદલાય છે તેથી આપણી પાસે ખૂબ મર્યાદિત વર્ગ છે આ મર્યાદિત વર્ગની અંદર વિભાજિત સરળ બને છે અને તમે કોઈ અલ્ગોરિધમ ડિઝાઇન કરી શકો છો તેથી અલ્ગોરિધમ એવો હશે જે હવે તમે પરિમાણો થીટાθ અને ઓહρના વિભાજિત જગ્યાને ધ્યાનમાં લો અને જે અહીં એરે એરેના બધા કોષો દ્વારા રજૂ થાય છે અને ચાલો એ એરે ને સંચિત એરે તરીકે નામ ગણીશું તેથી તમે સંચયકને બધા ઝીરો સાથે પ્રારંભ કરો પછી છબીમાં દરેક ધાર બિંદુ x y માટે તમે તે એરેના તે એરેના સંચયક કોષોની સંખ્યામાં વધારો કરો જે એક્સ વાય માંથી પસાર થતી સીધી રેખા સૂચવે છે જેનો અર્થ એ કે તે પણ સીધી રેખા હશે જે આ સ્વરૂપમાં આપી શકાય તે ઓહρ થીટાθમાં રૂપમાં આપવામાં આવેલી સીધી રેખા નથી તેથી થીટાθ વર્ગ 0 થી 180 ડિગ્રી બરાબર છે પછી ρ xcosθysinθ અને તે રીતે ઓહρ દરેક થીટાθ માટે શોધી શકાય પછી Aθρ કોષ હોવો જોઈએ કે જેની કિંમત વધવી જોઈએ સંચિત હોવી જોઈએ અને છેલ્લે તમારે ઓહρ અને થીટાθની મૂલ્યો શોધવાની જરૂર છે કે જે સ્થાનિક મેક્સિમા છે કારણકે તે તમને આપે છે જે બતાવે છે કે વધુ મત છે તે કોષોમાં વધુ મતો છે તેમના આસપાસના ને ધ્યાનમાં રાખીને અને તે તમારી છબીમાં કેટલાક બિંદુ ગણમાંથી પસાર થતી શક્ય સીધી રેખાનું એક શક્ય વર્ણન છે અને તમે કરી શકો છો આ રીતે આપણે વધારે રેખાઓની સંખ્યા મેળવી શકીએ છીએ તમે વધારે સંખ્યાની રેખાઓ શોધી શકો છો કે જે તે ડેટા બિંદુઓના ગણમાંથી પસાર થઈ રહ્યા છે તેથી છબીમાં તપાસાયેલ રેખા આ સમીકરણ દ્વારા આપી શકાય છે કેટલાક દૃષ્ટાંત કે તેઓ આ મત કેવી રીતે જુએ છે જો તમારી પાસે ખૂબ ચોક્કસ સીધી રેખા છે ફક્ત બધા બિંદુઓના ગણમાંથી પસાર થતી એક જ સીધી રેખા છે પછી તમે જોઈ શકો છો કે ફક્ત એક બિંદુ જ્યાં તમને ખૂબ ઉંચી રોશની મળે છે કહો અહીં તેજ મૂલ્ય મતદાનની માત્રા બતાવે છે અને તે એક રેખા છે અને હફ ટ્રાન્સફોર્મની પેરામેટ્રિક જગ્યામાં ખૂબ ટૂંકા શિખરની તમે અપેક્ષા કરી રહ્યા છો તેથી તમને ત્યાં ખૂબ જ ટૂંકા બિંદુ મળશે પરંતુ જો તમારી પાસે વધુ જટિલ છબી છે જેનો અર્થ છે ત્યાં ઘણી બધી રેખાઓ છે તેથી દરેક તમને તે મતદાન માટે કેટલાક સ્થાનિક મેક્સિમા આપશે તેમની સીધી રેખા પર પડેલા બિંદુઓથી ઘણાં મતદાન ત્યાં હશે ઉદાહરણ તરીકેઆ કિસ્સામાં આ બિંદુઓ લીલા રંગ દ્વારા બતાવવામાં આવેલી રેખા હશે જો તમને અવાજ આવે છે તો તે સ્થાનિક ટોચની તંગી ગુમાવશે અસ્પષ્ટ થઈ જશે જુઓ આપણે લગભગ સ્થાનિક મેક્સિમા મેળવી શકીએ છીએ તેથી ત્યાં નાની જગ્યામાં સ્થાનિક મેક્સિમાનું સમૂહક્લસ્ટર હશે તે આ પ્રકારનું વર્તન હશે તેથી આ કેટલીક પરિસ્થિતિઓ છે અને ટ્રાન્સફોર્મને લાગુ કરવામાં એક મોટી સમસ્યા અથવા મુખ્ય મુદ્દો છે અવાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે કિસ્સામાં તમારે ગ્રીડના વિભાજીતના યોગ્ય ઠરાવની જરૂર હોવી જોઈએ કારણ કે જો તમારી પાસે પેરામેટ્રિક જગ્યામાં બે કોર્સ ગ્રીડ છે પછી ઘણી બધી જુદી જુદી રેખાઓ ભેગી કરવા માટે કોષમાં ઘણા મતોની એક બકેટ જોઈએ જો તે ખૂબ સારું છે તો પછી તમે રેખાઓ ચૂકી છે કારણ કે કેટલાક બિંદુઓ બરાબર કો લિનિયર નથી અને વિવિધ બકેટ મતદાન કરે છે સ્લાઇડનો સંદર્ભ સમય 2138 તેથી તમારી પાસે યોગ્ય ઠરાવ હોવો જોઈએ અને આ સિવાય તમારે રિપલ્સની અસર ઓછી કરવા માટે સંચારિત એરે સહેલું કરવું જોઈએ રિપલ્સ સ્થાનિક મેક્સિમાની અસર અને કેટલીકવાર તમે અપ્રસ્તુત સુવિધાઓથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરો છો જેનો અર્થ થઈ શકે છે આઉટલાઈર એ જેનાથી સમસ્યા થાય છે તેથી તમે ફિટ છો અને તમે ધાર બિંદુ નોંધપાત્ર સાથે લે છે તેથી આ કિસ્સામાં તમે તે બિંદુઓનો વિચાર કરો જેની મજબૂત ચઢાણ તીવ્રતા છે અને તેનો ઉપયોગ તમારા ફીટિંગ માટે કરો તેથી અહીં આપણે આ ખાસ વિષયના અંતમાં આવીએ છીએ અને ચાલો હું સારાંશ કરું કે આપણે ફીચર મેચિંગ અને મોડેલ ફિટિંગના આ મુદ્દા પર ચર્ચા કરી તેથી ફીચર મેચિંગમા આપણે વિવિધ અંતર કાર્યો અને સમાનતાના માપ વિશે ચર્ચા કરી છે અને પછી આપણે મેચિંગની પણ વિવિધ નીતિઓ ધ્યાનમાં લેવામાં આવી છે જેમ કે તમે મેચિંગ બિંદુઓ રિપોર્ટ કરવા માટે ફિક્સ થ્રેશોલ્ડ મૂલ્યનો અને તેમાં એક બિંદુના પાડોશનો ઉપયોગ કરી શકો છો પછી તમે પણ ચોક્કસ નજીકના પાડોશી જે મેચિંગ બિંદુ પસંદ કરી શકો છો મેચિંગ ફીચર તરીકે છે અથવા તમે અંતર ગુણોત્તર સાથેનો નજીકનો પડોશીનો ઉપયોગ કરી શકો છો કે જે નીતિનો ઉપયોગ પ્રશ્ન બિંદુમાંથી તમે શોધી શકો તમે મેચિંગ ફીચર બિંદુઓની ગણતરી કરવા માટે આ માપનો ઉપયોગ કરી શકો છો ઇન્ડેક્સીંગ અને હેશીંગ તમારી ગણતરીની કાર્યક્ષમતા બનાવે છે અને ખાસ કરીને આ ફીચર વેક્ટરના સંદર્ભમાં તમે ભૂમિતિનું પરાક્રમ કરી શકો છો અને તમે ઇન્ડેક્સીંગ યોજનાઓ જેમ કે કે ડી ટ્રી અથવા હેશીંગ લોકાલિટીસંવેદનશીલ હેશીંગ સ્કીમ્સનો ઉપયોગ કરો છો કે જે આપણે ચર્ચા કરી હતી હિસ્ટોગ્રામની તુલના માટે આપણે કેટલાક વિવિધ વિશેષ ખાસ અંતરનાં કાર્યો વિષે ચર્ચા કરી હિસ્ટોગ્રામ સાથેના ધોરણો હિસ્ટોગ્રામ સાથે એલપી ધોરણો અનુરૂપ હિસ્ટોગ્રામ બિન્સ મૂલ્યોનો ઉપયોગ આપણે કુલબેક જેવા વિશેષ માપનો ઉપયોગ કરી શકીએ છીએ લેઇબર ડાયવર્જન્સ માને છે હિસ્ટોગ્રામ એ સંભાવનાની ઘનતાનું કાર્ય છે અને પછી આ બે વિતરણોની સરખામણી કરવા માટે માપનો ઉપયોગ થાય છે અને જો આ નજીક હોય તો મૂલ્ય ઓછું હોવું જોઈએ અને પૃથ્વી મૂવરના અંતરearth mover's distanceની પણ આપણે ચર્ચા કરી હતી તે એક વિશેષ અંતર કાર્ય છે અને તેની ગણતરીમાં પણ કેવળ ગણતરીઓ સામેલ છે મોડેલ ફિટિંગ અભિગમોમાં આપણે ફક્ત કોર્સના ધ્યાનમાં લીધા છે અહીં આપેલા દ્વિ પરિમાણીય બિંદુઓ સીધી રેખાઓના ફિટિંગના મુદ્દાઓ છે પરંતુ આપણે કેટલાક મોડેલ ફિટિંગના સામાન્ય મુદ્દાઓની ચર્ચા કરી જેવા કે મોડલનું અગાઉ જ્ઞાન ઉપયોગી છે પછી જ્યારે તમે કોઈ મોડેલ ફિટ કરો આપણે મોડેલ ફિટની યોગ્યતા ધ્યાનમાં લેવું જોઈએ અને આપણે રેખા ફિટિંગ માટેની વિવિધ તકનીકો વિશે ચર્ચા કરી જેવી કે ઓછામાં ઓછા સ્ક્વેરની તકનીકોની પછી કુલ ઓછામાં ઓછા સ્ક્વેર અને રેન્ડમ સેમ્પલનો સંમતિ તકનીક અથવા આરએએનએસએસી અને હફ ટ્રાન્સફોર્મ તકનીક તેથી આ સાથે ચાલો હું આ વ્યાખ્યાન અને આ વિષય ને સમાપ્ત કરું છું આપણો આગામી વિષય રંગ પ્રક્રિયા પર હશે તમારું ધ્યાન આપવા બદલ આભાર